વાહકો માટે રેસિપ્રોસિટી થીયરમ - I આપણે ચર્ચા કરી કે પોટેન્શિયલ અને વિદ્યુતક્ષેત્ર અને ચાર્જીસ વાહકની નજીક કેવી રીતે વર્તે છે આ વ્યાખ્યાનમાં હવે હું એક પ્રશ્ન પૂછવા જઇ રહ્યો છું ધારો કે મને સ્પેસ માં કેટલાક ફિક્સ્ડ વાહકો આપવામાં આવ્યા છે તેઓ કોઈ પણ આકાર અને કદમાં હોઈ શકે છે પરંતુ તેઓ ફિક્સ્ડ છે અને હું કેટલાક ચાર્જીસ Q1 Q2 Q3 અથવા તેની સાથે ચાર્જ વિતરણ અહીં લાવીશ અહીં 1r છે અને અને આવી સ્થિતિ છે કારણકે આ ચાર્જ વિદ્યુતક્ષેત્ર પેદા કરશે અને તેઓ સપાટી પર સરફેસ ચાર્જીસ ઉત્પન્ન કરશે અને અહીં થોડા પોટેન્શિયલ V1 V2 અહીં V3 હશે અને અહીં 1 2 3 હશે અને આપણે આ જવાબ જાણીએ છીએ આમાંથી શું હું આ જ પરિસ્થિતિ માટે સમાન ફિક્સ્ડ ચાર્જ ફિક્સ્ડ વાહકો માટે ગણતરી કરી શકું જો હવે હું ઘનતા બદલું અને બીજા કેટલાક 2r લાવીશ તો આ બીજી પરિસ્થિતિ છે તેથી આ પહેલી પરિસ્થિતિ છે અને આ બીજી પરિસ્થિતિ છે અને હવે અહીં આ 1 2 છે આ V1 V2 V3 અને 3 છે શું હું બંનેને સંબંધિત કરી શકું કારણકે આખરે આ એક સરખી પરિસ્થિતિ છે તો વાહક માટે શું હું પણ આ જ પરિસ્થિતિને સંબંધિત કરી શકું છું તો શું હું આ બંને ને સંબંધિત કરી શકું છું અને આપણે બતાવીશું કે ઉર્જાને ધ્યાનમાં રાખીને આ સુંદર રીતે થઈ શકે છે અને પરિણામે આપણને રેસિપ્રોસિટી થીયરમ મળે છે આ ગ્રીન્સ થીયરમ નો ઉપયોગ કરીને ગાણિતિક રૂપે પણ સાબિત કરી શકાય છે આપણે તે નહિ કરીએ આપણે તેને ઉર્જાને ધ્યાનમાં રાખીને ખૂબ જ ભૌતિક રીતે જોવા જઈશું અને જોઈશું કે કેવી રીતે બે પરિસ્થિતિઓ સંબંધિત હોઈ શકે છે આ એક સરસ સુંદર અભ્યાસ છે તેથી હવે હું નોટેશન ને થોડું બદલીશ અને હું ફરીથી કહુ છુ કે અહીં કોઈ કંડકટીંગ સરફેસ છે જેના પર પોટેન્શીયલ V1 છે કોઈક ચાર્જ વિતરણ 1અને ચાર્જ વિતરણ 1 ને કારણે ઉદાહરણ તરીકે મારી પાસે એક ગોળાકાર સપાટી છે અને હું તેની સામે ચાર્જ મુકું છું હકીકતમાં હું તે ઉદાહરણ પછીથી હલ કરીશ આ અહીં કેટલાક નેગેટીવ ચાર્જીસ અને પાછળના ભાગ પર પોઝીટીવ ચાર્જ અને દરેક જગ્યાએ પોટેન્શિયલ પ્રેરિત કરશે તો આ પરિસ્થિતિ 1 છે હું તે જ વાહકને લઈશ અને મારૂ ચાર્જ વિતરણ 2 માં બદલીશ તેથી સપાટી પરનું પોટેન્શિયલ V2 બને છે અને આના પર ચાર્જ વિતરણ 2 બને છે ઉદાહરણ તરીકે અહીં સમરૂપતા છે કે હું ફરીથી આ ગોળાને લઈશ અને આ Q ને બદલે માની લો કે હું અહીં એક લાઈન ચાર્જ લઉ છું શું હું આ બે પરિસ્થિતિઓને રીલેટ કરી શકું છું તો પરિસ્થિતિ 1 અને પરિસ્થિતિ 2 પરથી મારી પાસે આમાં 1 છે જે મને વાહકની સપાટી પર પોટેન્શિયલ V1 અને સરફેસ ચાર્જ 1 આપે છે અહીં મારી પાસે પરિસ્થિતિ 2 છે જેમાં મારી પાસે ચાર્જ વિતરણ 2 છે જે મને વાહક પર પોટેન્શિયલ V2 અને સરફેસ ચાર્જ 2 આપે છે રેસિપ્રોસિટી થીયરમ મેળવવા માટે આપણે એક નિરીક્ષણથી પ્રારંભ કરીશું અને આપણે અગાઉના વ્યાખ્યાનોમાં તેના વિશે વાત કરી છે આ નિરીક્ષણ સુપરપોઝિશનના સિદ્ધાંત પર આધારિત છે જે મુજબ બે ચાર્જીસ માટે નેટ ફિલ્ડ એ બે ફિલ્ડ્સનો સરવાળો છે તેનો મૂળભૂત અર્થ એ છે કે પોટેન્શિયલ V એ પર લિનીયર રીતે આધાર રાખે છે તેથી હું તેને ઉમેરી શકુ છું અને તેનો અર્થ શું છે જો ને લીધે થોડો પોટેન્શિયલ V હોય જો હું ઘનતાને કેટલાક પરિબળ f માં બદલુ તો તેને અનુરૂપ પોટેન્શિયલ f V થશે આ એક લિનીયર ડિપેન્ડેન્સ છે f એ 1 કરતા વધારે હોઈ શકે છે 1 કરતા ઓછું પણ હોઈ શકે છે હવે ચાલો આ બે સ્થિતિઓને લઈ ઘનતા 1r ને 2r થી બદલીએ તેથી 1rf2 1થશે અહીં f એ 0 અને 1 ની વચ્ચે બદલાય છે જો f શુન્ય હોય તો મારી પાસે ચાર્જ ઘનતા 1r હશે જો f એક હોય તો ચાર્જ ઘનતા 2r હશે પરિણામે પોટેન્શિયલ V1r થી V2r પર જાય છે જે V1rf2 1 છે અહીં f એ 0 અને 1 ની વચ્ચે છે તો આ એકદમ સમાન નથી આપણે f ને બદલીને આ રીતે કરી રહ્યા છીએ 1r2r1rf2 10≤f≤1 V1rV2rV1rf2 10≤f≤1 તેથી પ્રારંભિક વિતરણની ઉર્જા ચાલો આપણે તેને W1 કહીએ તે 121rV1rdV થશે હવે કારણકે તેઓ સરફેસ ચાર્જીસ છે સપાટીને કારણે પણ ઉર્જા હશે જે 121rV1surfacerds થશે અહીં 14π0 પણ છે જે હું હમણાં બહાર રાખું છું મારે વધારે લખવું નથી હું તેને પછીથી લાવીશ W114π0121rV1rdV121rV1surfacerds ચાલો જોઈએ કે જ્યારે હું ચાર્જ વિતરણને આગામી ચાર્જ વિતરણ W2 માં બદલીશ ત્યારે શું થાય છે W214π0122rV2rdV122rV2surfacerds થશે તેથી મેં ઉર્જા W1 થી W2 માં બદલી છે હું ને થોડું બદલીને પણ તેને બદલી શકું છું W214π0122rV2rdV122rV2surfacerds ચાલો આ સ્પષ્ટ રીતે લખી દઇએ અહીં Vrએ V1fV2 V1 ના બરાબર છે તેથી સમીકરણ 01V1fV2 V12 1df dr થશે અહીં અહીં એક સરફેસ ટર્મ પણ હશે અહીં માળખું આના જેવું જ હશે ખાલી 1અને 2 એ 1અને 2 થી બદલાશે અને V સપાટી પર જ રહે છે ચાલો આની ગણતરી કરીએ તે V12 1df drV112 V2 V12 1drsurface term મળશે અને આ W2-W1 ની બરાબર આવવું જોઈએ જે આપણે ગણેલ છે હવે હું બાકીના બીજગણિતનાં સ્ટેપ્સ તમારા માટે રાખીશ અને અંતિમ પરિણામ લખીશ અંતિમ પરિણામ આ મુજબ આવશે અહીં મારી પાસે V12drV1surface 2ds છે જે V21drV2surface1ds ના બરાબર હશે તેથી આપણે એક સ્થિતિના પોટેન્શિયલ અને ઘનતાને બીજી સ્થિતિના પોટેન્શિયલ અને ઘનતા સાથે રિલેટ કર્યા છે અને આ રેસિપ્રોસિટી થીયરમનું સ્ટેટમેન્ટ છે અને આનો ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ થઈ શકે છે આપેલ ભૂમિતિ માટે જો મને એક સ્થિતિમાં જવાબ ખબર હોય તો હું બીજી સ્થિતિ માટે જવાબ જાણી શકું છું V12drV1surface 2dsV21drV2surface1ds ચાલો એક ઉદાહરણ લઈએ પ્રથમ ઉદાહરણ તરીકે આ ખૂબ જ સરળ ઉદાહરણ છે જો મારે d અંતર પર રહેલા ચાર્જને કારણે વાહક ગોળા પરના પોટેન્શિયલની ગણતરી કરવી હોય આ ચાર્જ Q છે અને આ અનચાર્જડ ગોળા પર છે હું અનચાર્જડ ગોળા પરના પોટેન્શિયલની ગણવા માંગુ છું અને જેમ આપણે પહેલાના વ્યાખ્યાનમાં ચર્ચા કરી હતી આ સમગ્ર ગોળામાં પોટેન્શિયલ સમાન હશે આ ગોળાની ત્રિજ્યા R છે અને ગોળાના કેન્દ્રથી ચાર્જ સુધીનું અંતર પહેલા જણાવ્યા મુજબ d છે ચાલો આપણે રેસિપ્રોસિટી થીયરમનો ઉપયોગ કરવાને બદલે પહેલા એક અલગ રીતે બતાવીએ પછી તમે જોશો બંને એક જ જવાબ તરફ દોરી જાય છે આ ચાર્જ વાહકની સપાટી પર ચાર્જ પ્રેરિત કરે છે હવે આ બાજુ નેગેટીવ ચાર્જ હશે અહીં તે વધુ ગાઢ હશે પાછળની બાજુમાં ઓછો ગાઢ હશે અને પાછળની બાજુ પોઝીટીવ ચાર્જ હશે તેથી તે ચાર્જ Q એ 0 થશે હવે આખા ગોળામાં પોટેન્શિયલ સમાન છે કેન્દ્રમાં પોટેન્શિયલની ગણતરી કરવી સરળ છે અને તે V જેટલો છે અને V એ 14π0Qd હશે વત્તા અહીં આ નાના નાના ચાર્જને લીધે પોટેન્શિયલ છે તે હશે ચાલો આપણે તેને નાના સરફેસ એલિમેન્ટ્સમાં વિભાજીત કરીએ તે Qi4π0R થશે કારણકે દરેક એલિમેન્ટથી કેન્દ્ર સુધીનું અંતર R જેટલું છે જો કે નોંધો કે Qi0 છે કારણકે આ ગોળો અનચાર્જડ છે અને તેથી જવાબ 14π0Qd આવશે ચાલો હવે રેસિપ્રોસિટી થીયરમનો ઉપયોગ કરીને આ પ્રોબ્લેમ કરીએ V14π0QdQi4π0R14π0Qd since Qi0 રેસિપ્રોસિટી થીયરમમાં હું બે સ્થિતિ લઈશ સ્થિતિ 1 એવી હશે કે જ્યાં આ ચાર્જ Q અંતર d પર આપવામાં આવેલ છે અને બીજી સ્થિતિ એવી હશે જ્યા કોઈ ચાર્જ નથી પરંતુ હું ગોળાને q ચાર્જ આપું છું આ સ્થિતિ 2 છે ચાલો જોઈએ કે હું બે સ્થિતિ માટે શું લખી શકું છું આ કિસ્સામાં ચાર્જ ઘનતા 1 આ પ્રમાણે હશે ચાલો અહીં કેન્દ્ર તરીકે આ ગોળાનું ઓરિજીન લઈએ ચાલો અહીં x દિશા લઈએ તેથી હું 1Q થશે અહીં સપાટી પર 1 છે જો કે 1ds0 છે અને અહીં થોડું પોટેન્શિયલ V1 છે જે મને ખબર નથી કે તે કેટલું હશે હવે ચાલો આપણે સ્થિતિ 2 ને લઈએ સ્થિતિ 2 માં 20 છે બહાર ક્યાંય પણ ચાર્જ નથી જો કે ત્યાં 2 હશે જે સપાટી પર q4πR2 છે અને હું V2 પણ હશે V214π0 qr છે આ સપાટી પરના સ્ફેરિકલ ચાર્જને કારણે છે તેથી મને V2 2 અને 2 ખબર છે મારે જાણવું છે આ કિસ્સામાં જવાબ શું હશે રેસિપ્રોસિટી થીયરમ એપ્લાય કરો હું આને ભૂંસી નાખું હું તેને અહીં જ એપ્લાય કરીશ તેના મુજબ V12dvV1s 2dsV21dvV2s1ds છે અહીં 20 છે અને તેથી આ ટર્મ 0 થઇ જશે માફ કરશો અહીં 2 હોવું જોઈએ હવે અહીં V1s શું છે તે આખી સપાટી પર સમાન છે તેથી V1s 2d માંથી V1s કોન્સ્ટન્ટ છે તેને બહાર લઇ શકાશે અને આ બીજી સ્થિતિના ચાર્જ જેટલું છે તેથી આ V1q થશે આ મને 14π0qd આપે છે અને તેથી બીજા કેસમાં મને 14π0q Qd મળે છે આ V21મને Q આપે છે અહીં આ 1 હોવું જોઈએ મેં તેને ખોટી રીતે લખ્યું V2 એક કોન્સ્ટન્ટ છે અને 1ds0 છે અને તેથી મને આ 0 મળે છે હવે તમે જોઈ શકો છો કે આ q કેન્સલ થાય છે અને મને 14π0Qd મળે છે અને આ રેસિપ્રોસિટી થીયરમ છે હવે પછીનાં વ્યાખ્યાનમાં હું રેસિપ્રોસિટી થીયરમનો ઉપયોગ કરીને વધુ એક ઉદાહરણ હલ કરીશ